આપ સૌનું વ્યાખ્યાન નંબર 52 માં સ્વાગત છે આજે આપણે પ્રથમ ઓર્ડર ના ડીફરન્સીયલ ઈકવેશન વિશે વાત કરીશું અહી આપણે પ્રથમ ઓર્ડર ના અને પ્રથમ ડિગ્રીના ડીફરન્સીયલ ઈકવેશન અને તેના સોલ્યુશન ની ચર્ચા કરીશું આપણે આ બે સ્ટાન્ડર્ડ ફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરીશું જેમાં આપણે dydxFxyને ધ્યાનમાં લઈશું તેથી x અને y જમણી બાજુનું કાર્ય અને અન્ય રૂપ નું આપણે આ વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું જે MxydxNxydy0 હશે તેથી આ બે પ્રકારના પ્રથમ ક્રમ માં વિભિન્ન ઈકવેશન છે જે આપણે આ વ્યાખ્યાનમાં અને પછીના કેટલાક વ્યાખ્યાનો આવરી લઈશું તેથી સોલ્યુશન ની તકનીકો પર આપણે ચર્ચા કરીશું તો સમાધાન ની પદ્ધતિ શું છે પ્રથમ વેરિએબલ નું વિભાજન છે તેથી આપણે ઝડપથી કેટલીક મૂળભૂત બાબતો ની તકનીકો ની સમીક્ષા કરીશું ડીફરન્સીયલ ઈકવેશન હલ કરવા માટે દરેક તબક્કે તે જરૂરી છે તેથી તેમાંથી એક વેરિએબલ નું વિભાજન છે અહીં આ સ્વરૂપમાં ડીફરન્સીયલ સમીકરણ લખી શકાય છે આપણી પાસે f1dydxf2 છે તેથી અહીં મુદ્દો એ છે કે બધું y નું કાર્ય જો આપણે એક બાજુ અને બીજી બાજુ x નું કાર્ય કરી શકીએ તો આપણે કહીશું કે આ સમીકરણ વેરિએબલ નું વિભાજ્ય છે કારણ કે હવે આપણે આને સરળતાથી સંકલિત કરી શકીશું અહીં ડાબી બાજુ y નું કાર્ય કરતા ઈકવેશન અને જમણી બાજુ x નું કાર્ય કરતાં ઈકવેશન છે તેથી જો આપણે આવા ફોર્મ મૂકીએ તો આપણે સરળતાથી આ ઈકવેશન ને એકીકૃત કરી શકીએ છીએ હવે આપણે કહી શકીશું કે વેરિએબલ આપેલ ડીફરન્સીયલ ઈકવેશન માં અલગ પડે છે આવા ડીફરન્સીયલ સમીકરણ માટે નું સમાધાન એકવાર આપણે વેરિએબલ ને અલગ પાડીને લખી શકાય છે આપણે તેને અહીં એકીકૃત કરી શકીએ છીએ અથવા આપણે પહેલા આ સમીકરણ લખી શકીએ છીએ કારણ કે આ f 1 y અને dy અને આ f 2 x અને dx બંને બરાબર છે પછી આપણે આ એકીકરણના અચળાંકો સાથે આ સમીકરણને એકીકૃત કરી શકીએ છીએ તેથી આ અહીં સમાન છે f1ydyf2xdxc તેથી અહીં આપવામાં આવેલ આ પ્રકારનું એક ઉદાહરણ જુઓ dydxex 2yx2e 2y તેથી જો આપણે અહીં આ વિધેયની જમણી બાજુ નજર કરીએ તો આપણે તે e ની ઘાતાંક x નું અવલોકન કરીએ છીએ કારણ કે આ આપણે અહીં exગુણ્યા e 2yતરીકે લખી શકીએ છીએ આ આપણે પહેલા જ વિભાજીત સ્વરૂપમાં જોયેલ છે હવે આપણે e 2y ને સામાન્ય તરીકે લઈ શકીએ છીએ જે સમીકરણની બીજી બાજુ જઈ શકે છે અને આ એક બાજુ exx2 રહેશે તેથી આ સમીકરણ વેરિએબલ વિભાજીત છે જે આપણે સરળતાથી કરી શકીએ છીએ અને પછી આપણે તેને એકીકૃત કરી શકીએ છીએ e2ydydxexx2 તેથી અહીં આપણે આ ફરીથી લખી શકીએ છીએ તેથી આપણે આ સમીકરણમાં e2y નો ગુણાકાર કરીએ છીએ અને તેથી જમણી બાજુ exx2 થઈ જાય છે આથિ હવે આપણે y થી મુક્ત થઈ જઈએ છે તેથી આપણી પાસે આ બાજુ બધું છે y નું ફંક્શન અને જમણી બાજુ આપણી પાસે x નું ફંક્શન છે e2ydydxexx2 તેથી હવે આપણે સરળતાથી આ સમીકરણને એકીકૃત કરી શકીએ છીએ અને એકીકૃત કરીશું e2y2exx33c1 e2y2ex23x3c તો આ તે ઉપાય છે જે આ ગર્ભિત સ્વરૂપમાં આપવામાં આવે છે તેથી આ વેરિએબલ ને અલગ કરીને આપેલ વિભિન્ન સમીકરણનું ગર્ભિત સમાધાન શોધી શકીએ છે તેથી એકીકૃત કરવું અને ઉપાય શોધવા સરળ બન્યું તેથી આ એક ખૂબ જ મૂળ તકનીકીઓ છે કે જેનો આપણે ડીફરન્સીયલ ઈકવેશન હલ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ અન્ય પદ્ધતિ માં વેરિએબલ ના વિભાજીત કરીને સમીકરણ ને સરળ બનાવી શકાય છે જેમ કે આપેલ સમીકરણ આ વેરિએબલ ને ધ્યાનમાં રાખીને અલગ કરી શકતું નથી પરંતુ તે કેટલાક અવેજીના વેરિએબલ દ્વારા વિભાજીત સ્વરૂપમાં બનાવી શકાય છે પછી આપણે વિભાજીત ઈકવેશન માટે કરેલ પ્રક્રિયા ફરીથી કરી શકીએ છે દાખલા તરીકે જો આપણે આ dydxfaxbyc સમીકરણ ને ધ્યાનમાં લઈએ જો આપણી પાસે ax વત્તા by વત્તા c નું ફંક્શન હોય અથવા સમીકરણ ax વત્તા by ના સ્વરૂપનું છે જેથી આ સમીકરણ અલગ પડે તેવા સ્વરૂપમાં નથી પરંતુ જો આપણે તેને અહીં અવેજી બનાવીએ છે તેથી આ કિસ્સામાં આપણે કહીએ છીએ કે આપણે આ axbycv દ્વારા બદલીશું અને આપણે આ ઈકવેશન ને એક નવું વેરિએબલ આપીશું જ્યારે આ સ્વરૂપમાં સમીકરણ આપવામાં આવે ત્યારે આપણે axbyv ને બદલી શકીશું ⟹abdydxdvdx 1bdvdx af dvdxbfva dvbfva∫dx તેથી v ના સંદર્ભમાં સોલ્યુશન મળ્યા પછી સમીકરણની પરિસ્થિતિને અનુરૂપ v ની વેલ્યૂ આપણે ડીફરન્સીયલ સમીકરણ axbycvમાં મૂકી મૂકી શકીએ છે તેથી આપણે y ની દ્રષ્ટિએ ફરીથી અંતિમ સોલ્યુશન લખી શકીએ છીએ હવે આપણે dydxsec xy પ્રકારનું ઉદાહરણ લઈએ છીએ તેથી આ સ્વરૂપમાં વિભાજિત સમીકરણ નથી કારણ કે આપણે આ બધા x ને એક બાજુ અને y ને બીજી બાજુ નહીં લાવી શકીએ તેથી આપણે તે વિચારનો ઉપયોગ કરવો પડશે જેનું વર્ણન પહેલા કરવામાં આવ્યું છે તેનો અર્થ એ કે આ x y v ને અહીં આપણે આ dy ઉપર dx મેળવી શકીએ તેથી આ 1 વત્તા dy ના છેદમાં dx બરાબર dv ના છેદમાં dx ની બરાબર છે આથી આપણને આ dydxdvdx 1મળે છે તેથી આપણી પાસે y થી v માં પર્યાપ્ત પરિવર્તન છે જે આપેલ સમીકરણ માં આપણે બદલી શકીએ તેથી આપેલ સમીકરણ હવે dvdxsec v 1તરીકે ગણવામાં આવશે હવે આ સમીકરણ વિભાજ્ય સ્વરૂપમાં છે અને આપણે આ સરળતાથી એકીકૃત કરી શકીએ છીએ તેથી આપણે પહેલા કરીએ છે તેથી ચાલો ફક્ત આ પદ સરળ કરીએ તેથી 1cos v cos v હવે આ કરવાના કારણે એકીકરણ સરળ બનશે તેથી આ બધા પદ ડાબી બાજુ જશે અને dx ના વેરિએબલ નના પદ જમણી તરફ જશે ત્યારબાદ આપણે તેનું એકીકૃત કરીશું તેથી જ્યારે આપણે ડાબી બાજુ પ્રાપ્ત થશે ત્યારે આ વિરુદ્ધ ક્રમમાં 2v2 v2 1 મળશે તેથી જ્યારે આ ડાબી બાજુ જાઓ ત્યારે આ 2v2 v2 1 બનશે જે આપણી પાસે છે તેથી 1 મળે છે કારણ કે 1 12v2 dvdx સૂચિત થાય છે v tan v2 xc અવેજીમાં વેલ્યૂ મુકતા vxy y tan xy2 c તેથી અહીં આપેલ સમીકરણ ફરીથી વિભાજીત સ્વરૂપમાં નહોતું પરંતુ આ અવેજી કરીને આ x વત્તા y બરાબર v છે પછી નવું સમીકરણ dydxsec xy કે જે હવે v અહીં લખ્યું છે આ વિભાજીત સ્વરૂપ છે અને તેથી આને સરળતાથી એકીકૃત કરી શકીએ આપણ ને ફરીથી ગર્ભિત સમાધાન y tan xy2 c મળ્યું હવે બીજા પ્રકારના ઈકવેશન પર આપણે વિચારણા કરીશું તેને સર્વસામાન્ય ઈકવેશન કહેવામાં આવે છે આ સર્વસામાન્ય ઈકવેશન પ્રથમ ક્રમ માં અને પ્રથમ ડિગ્રીના ડીફરન્સીયલ ઈકવેશન ને એકરૂપ હોવાનું કહેવામાં આવે છે જો તે સ્વરૂપનું છે અથવા dydxfyx આવા સ્વરૂપમાં અહીં મૂકી શકાય છે તેથી જો આપણે અહીં દરેક ફંક્શનમાં dydxfyxના રૂપમાં જમણી બાજુ લાવી શકીએ તો પછી આપણે આ ડીફરન્સીયલ સમીકરણ ને સર્વસામાન્ય ડીફરન્સીયલ સમીકરણ કહીએ હવે આપણે સોલ્યુશન ની તકનીકનો ઉપયોગ આવા સર્વસામાન્ય સમીકરણને હલ કરવા માટે કરી શકીએ છીએ અને અહીં યુક્તિ એ છે કે આપણે આ yxv ને નવા વેરિએબલ તરીકે લઈએ છીએ તેથી અહીં આપણે આ v લીધો છે પછી આપણે હવે આ પદમાં dx ઉપર આ dy મેળવી શકીએ છીએ તેથી આ મૂળભૂત yxv સંબંધ આપણી પાસે છે અને પછી dydxvxdvdx vxdvdxfv તેથી હવે આ સંબંધ રાખવાથી આપણે આપણું સમીકરણ રૂપાંતરિત કરી શકીએ જે આ સ્વરૂપમાં dydxfyx આપવામાં આવ્યું હતું તેથી હવે vxdvdxfv બનશે અહીં vxdvdxfv કારણ કે yx ને આપણે અહીં v તરીકે ધારણ કર્યું છે હવે આ નવું સમીકરણ છે જે ફરીથી અલગ પડેલા સ્વરૂપમાં છે કારણ કે આ v આપણે જમણી બાજુ લઈ શકીએ છીએ તેથી આપણી પાસે અહીં દર્શાવેલ સમીકરણ રહેશે dvfv vdxxc તેથી અમે આ ઉદાહરણ જોઈશું x33xy2dxy33x2ydy0x0 જે આ સર્વસામાન્ય વિવેરિએબલ ન સમીકરણ છે તેથી જો આપણે આ સમીકરણને ફરીથી લખીશું dydx x33xy2y33x2y 13yx3yx33yx અવેજીમાં વેલ્યૂ મુકતા yxv ⟹dydxvxdvdx vxdvdx 13v2v33v ⟹xdvdx v4 6v2 1v33v તેથી હવે આ સમીકરણ આપણે આ v ને જમણી બાજુ લઈ શકીએ છીએ અહી આ v અને x ની દ્રષ્ટિએ સમીકરણ અલગ પડે છે તેથી જ્યારે આપણે જમણી બાજુ આને લઈ જઈએ છીએ ત્યારે હવે આપણે આ v4 6v2 1v33v મેળવીશું જ્યારે આપણે આ v ને આ જમણી બાજુથી બાદ કરીએ તેથી હવે આ સમીકરણ વિભાજ્ય સ્વરૂપમાં છે આપણે આ પદને ડાબી બાજુ લઈ શકીએ છીએ અને તે જમણી બાજુની બાજુએ આ dx ઉપર x જશે પછી આપણે સરળતાથી સંકલિત થઈ શકીએ છીએ

હવે આ વ્યાખ્યાન માટે આપણી પાસે છેલ્લું એક ઈકવેશન છે જે આ એકરૂપ સ્વરૂપમાં ઘટાડી શકાય છે તેથી આપેલ સમીકરણ ફરીથી એકરૂપ સ્વરૂપ માં ન હોઈ શકે પરંતુ કેટલાક અવેજી કરીને આપણે તેને એકરૂપ સ્વરૂપમાં ઘટાડી શકીએ છીએ આ તે જ સમીકરણ છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ dydxaxbycaxbyc તેથી તે ફક્ત આ વેરિએબલ નું નવું નામ છે તે કુદરતી રીતે ડેરીટીવ કરતું નથી તે માત્ર અન્ય અચળાંક છે જ્યાં aabb તેથી તે કિસ્સામાં ફક્ત અવેજી દ્વારા આપણે વિભાજીત સ્વરૂપને ઘટાડી શકીએ છીએ પછી આપણે સોલ્યુશન લાવી શકીએ છે તેવા વિભાગોની રૂપરેખા માં ઘટાડેલા ઈકવેશન માટે આપણે પહેલા જેવું કર્યું છે પરંતુ અહીં આ સ્થિતિ આપવામાં આવી છે એનો અર્થ એ કે આપણે અહીં થોડું વધારે કરવું પડશે આપણે અહીં અવેજી લઈએ છીએ અહીં આપણે xXh yYk નવા વેરિએબલ તરીકે અહીં મોટા X અને આ મોટા Y લઈ એ છે તેથી હવે આપણે સ્વતંત્ર વેરિએબલ ને x X h અને આ y આશ્રિત વેરિએબલ પણ Ykબદલી રહ્યા છીએ હવે આ અવેજી મૂકવામાં આવે છે આ h અને k અચળાંક છે અને આપણે અચળાંક ને પસંદ કરવા પડશે કે આ સમીકરણ સજાતીય બને છે હાલમાં અહીં આ સતત પદ હોવાને કારણે આ સમીકરણ એકધારી નથી તેથી આ સમીકરણમાં આપણે હવે આ h અને k પસંદ કરીશું જેથી આ સમીકરણ સજાતીય બને હવે જો આપણે પહેલા તેને અવેજી કરીને જોઈએ કે શું થશે તેથી આપણે આ સંબંધ છે yYk ⟹dydxdYdX ⟹dYdXaXbYahbkcaXbYahbkc તેથી અહીં નવી ઈકવેશન ફરીથી x અને y ની દ્રષ્ટિએ હશે પણ પછી આપણી પાસે અહીં ahbkc અને અહીં ahbkc પણ છે હવે આપણે આ અહીં સુયોજિત કરીશું કારણ કે h અને k ની પસંદ કરવાની જરૂર છે તેથી આપણે આ પસંદ કરીશું જેથી આ 0 થાય અને આ પણ 0 બને તેથી એક વાર આપણો h અને k પસંદ કરી લો જેથી આ બે ઈકવેશન અહીં અદૃશ્ય થઈ જાય આપણું સમીકરણ એકરૂપતા સમીકરણ તરીકે બની જશે અને તે જ અહીં લક્ષ્ય રાખ્યું છે તો આ બે પદને 0 ની બરાબર કરીને હવે શું થશે dYdXaXbYahbkcaXbYahbkc જેમ કે h અને k શોધવા માટે હંમેશા શક્ય છે કારણ કે આ ઈકવેશન ahbkc0 ahbkc0 હંમેશાં સોલ્યુશન ી શકાય તેવું છે જો આપણે આ a અને તેના ગુણાંક મેટ્રિક્સના નિર્ધારક પર નજર કરીએ તો આ a b અને a b તે h અને k માટે અજ્ઞાત છે તેથી આ તે નિર્ધારક સ્થિતિ પહેલાથી જ સમીકરણમાં આપવામાં આવી છે જે બિન શૂન્ય છે આનો અર્થ એ કે આપણે હંમેશાં આ સમીકરણને હલ કરી શકીએ છીએ આ સોલ્યુશન વા યોગ્ય સમીકરણ છે અને ખરેખર તે અનન્ય ઉપાય મળશે તેથી અહીં હવે આપણે h અને k ની વેલ્યૂ મેળવીશું કે આ શરતો નાશ પામશે આપણી પાસે Xx h અને Yy k સંબંધ છે પહેલેથી જ આપણે અચળાંકો બદલી લીધા છે તેથી હવે આપણું સમીકરણ રૂપાંતરીત થશે ⟹dYdXaXbYaXbYabYXabYX આ સમીકરણ એકરૂપતા યુક્ત સમીકરણ છે જે આપણે આ Y ઉપર X ના સ્વરૂપમાં લખી શકીએ છીએ X અને Y માં સજાતીય છે જેને આપણે અગાઉ ચર્ચા કરી છે તે તકનીકનો ઉપયોગ કરીને સોલ્યુશન ી શકીએ છીએ હવે આપણે આ એક દાખલો જોઈશું dydxx2y 32xy 3 આજના વ્યાખ્યાન નો છેલ્લો દાખલો છે તેથી અહીં આપણે આ x X h y Y k માની લીધું છે અને પહેલાની જેમ સમીકરણમાં સ્થાન આપ્યું છે

તેથી આ આપણે આજે વેરિએબલ નું વિભાજિત શીખ્યા છે તેથી તે એક પ્રકારની સમીક્ષા હતી કારણ કે તમારામાંના ઘણા આ બધા તકનીકથી પહેલાથી જાગૃત છે અમે ફરીથી વેરિએબલ સ્વરૂપને અલગ પાડવા યોગ્ય ઘટાડાયેલ સમીકરણ વિશે પણ ચર્ચા કરી છે આપણે સજાતીય સમીકરણ અને એકરૂપ સ્વરૂપ માટે ઘટાડેલા સમીકરણ વિશે પણ ચર્ચા કરી છે આ તે સંદર્ભો છે જેનો આપણે વ્યાખ્યાન તૈયાર કરવા માટે ઉપયોગ કર્યો છે તમારું ધ્યાન બદલ આભાર